ડેટા સાયન્સ એન્જિનિયર્સના R મોડ્યુલ કોર્સ ના વ્યાખ્યાન 5 માં આપનું સ્વાગત છે આની પહેલાનાં લેક્ચર્સમાં આપણે જોયું છે કે ડેટા ફ્રેમ્સ કેવી રીતે બનાવવી ડેટા ફ્રેમ્સની રો અને કોલમ કેવી રીતે એક્સેસ કરવી ડેટા ફ્રેમમાં રો અને કોલમ કેવી રીતે ઉમેરવી અહીં અમે ડેટા ફ્રેમ્સ પર વધુ સુસંસ્કૃત કામગીરી પર ધ્યાન આપીશું જેમ કે ડેટા ફ્રેમ્સમાં ફરીથી ગોઠવવા અને જોડાવા આ વ્યાખ્યાનમાં આપણે સૌ પ્રથમ એ નિર્ધારિત કરવા જઈ રહ્યા છીએ કે ડેટા ફ્રેમ રિકાસ્ટીંગ નો અર્થ શું છે ડેટા ફ્રેમ્સને રિકાસ્ટ શા માટે કરવાની જરૂર છે 2 પગલામાં મેલ્ટ અને કાસ્ટ કમાન્ડથી કેવી રીતે રિકાસ્ટીંગ થાય 1 પગલામાં રિકાસ્ટ કામાન્ડથી કેવી રીતે રિકાસ્ટીંગ થાય અને બે ડેટા ફ્રેમને લેફ્ટ જોઈનરાઈટ જોઈન અને ઇનર જોઈન ની મદદથી કેવી રીતે જોડવા તે જોઈશું ચાલો પહેલા જોઈએ કે ડેટા ફ્રેમ્સ રિકાસ્ટીંગ એટલે શુ તેના સંદર્ભમાં ડેટાને મેનીપ્યુલેટ કરવાની પ્રક્રિયા તરીકે વિનંતી કરવી એ વેરીએબલ છે ડેટા ફ્રેમ્સને રિકાસ્ટ ની શા માટે જરૂર છે ડેટાને રિકાસ્ટ કરવાથી ડેટા રીસેપ થશે જે ડેટાને વધુ સમજ આપી શકે છે જ્યારે તે જુદા જુદા દ્રષ્ટિકોણથી જોવામાં આવે છે ચાલો છેલ્લા લેક્ચરમાં આપણે જે ડેટા ફ્રેમ બનાવી હતી જેનું નામ pd છે જેમાં કોલમ ણા નામ આ પ્રમાણે હતા નેમમહિનોબ્લડ સુગર અને બ્લડ પ્રેસર તેથી હવે તમે આ ડેટા ફ્રેમને બીજા ફોર્મમાં કન્વર્ટ કરવા માંગો છો જે નીચે બતાવેલ છે જ્યાં બ્લડ સુગર અને બ્લડ પ્રેશર તમારા માટે મહત્વના વેરીએબલ છે અને એમાં એક ઓપરેશન સામેલ છે જેને રિકાસ્ટીંગ કહેવામાં આવે છે તેથી રીકાસ્ટિંગ કરવા માટે અમારી પાસે ડેટા ફ્રેમ હોવું જોઈએ જે નીચે આપેલ છે જે સ્ક્રીનમાં બતાવવામાં આવ્યું છે આ ડેટા ફ્રેમ બનાવવા માટે તમે તે કોડનો ઉપયોગ કરી શકો છો જે આ સ્ક્રીન પર પ્રદર્શિત થાય છે અને જ્યારે તમે આ કોડનો ઉપયોગ કરો છો અને એક્ઝેક્યુટ કરો છો ત્યારે તમે અહીં બતાવેલ ડેટા ફ્રેમ જોશો હવે આપણી પાસે ડેટા ફ્રેમ હોવાથી આપણે જોઈ શકીએ છીએ કે હાલના ડેટા ફ્રેમને આપણે જે ફોર્મમાં જોઈએ છે તેમાં રિકાસ્ટ કેવી રીતે થાય ચાલો એક ઉદાહરણ જોઈએ ડેટા ફ્રેમને બીજા ફોર્મમાં કેવી રીતે રિકાસ્ટ કરવું 2 સ્ટેપ્સનો ઉપયોગ કરીને જેમાં પ્રથમ સ્ટેપ એ મેલ્ટ છે અને બીજું કાસ્ટ છે આ તમારી પાસેનો ડેટા છે જ્યાં મેલ્ટ અને કાસ્ટ કમાન્ડ નો ઉપયોગ કરશો ડેટા ફ્રેમ્સ ગોતવા માટે આઇડેન્ટિફાયર વેરિયેબલ્સ અને મેઝરમેન્ટ વેરીએબલ ઉપલબ્ધ છે આ આઇડેન્ટિફાયર વેરિયેબલ્સ ને ઓળખવા માટેના નિયમો છે મોટાભાગના સ્વતંત્ર પ્રકારનાં વેરીએબલો આઇડેન્ટિફાયર વેરિયેબલ્સ હોઈ શકે છે આંકડાકીય વેરીએબલ ને માપવા વાળા વેરીએબલ મેઝરમેન્ટ વેરીએબલ હોઈ શકે છે અને મેઝરમેન્ટ વેરીએબલ માટેના કેટલાક નિયમો છે જેમ કે વર્ગીકૃત અને તારીખ વેરીએબલ મેઝરમેન્ટ વેરીએબલહોઈ શકતા નથી તેથી તમારે તે ઓળખવાનું છે કોને આઇડેન્ટિફાયર વેરિયેબલ્સ કહેવામાં આવે છે અને મેઝરમેન્ટ વેરીએબલ શું કહેવાય છે એકવાર તમે આ આઇડેન્ટિફાયર વેરિયેબલ્સ અને મેઝરમેન્ટ વેરીએબલને ઓળખી લો પછી તમે મેલ્ટ ઓપરેશન કરવા માટે તૈયાર છો જે તમે હવે જોવા જઈ રહ્યા છો આ મેલ્ટ કમાન્ડ reshape2 લાઇબ્રેરીમાં ઉપલબ્ધ છે અહીં કેટલીક કામગીરી કરવા માટે અમે બીજી લાઇબ્રેરી લોડ કરી રહ્યા છીએ તે પ્રથમ વખત છે પ્રી કોર્સ મટિરીયલમાં અમે તમને પેકેજ કેવી રીતે ઇન્સ્ટોલ કરવું તે આપ્યું છે અને આ લાઇબ્રેરી કમાન્ડ તમને પેકેજો લોડ કરવામાં મદદ કરે છે જે પહેલાથી ઇન્સ્ટોલ કરેલું છે અને આ મેલ્ટ કમાન્ડ વાક્યરચના છે મેલ્ટ કમાન્ડ માટે તમારે ડેટા ફ્રેમ ને પ્રથમ આર્ગુમેન્ટ તરીકે આપવી પડશે તમારે તમારા ડેટા ફ્રેમમાં આઇડેન્ટિફાયર વેરિયેબલ્સ શું છે તે સ્પેસીફાઈ કરવું પડશે અને તમારે તમારા ડેટા ફ્રેમમાં મેઝરમેન્ટ વેરીએબલ શું છે તે સ્પેસીફાઈ કરવું પડશે અને આ મૂળભૂત વેરીએબલ છે અને વેલ્યુ આર્ગુમેન્ટ કે જે મેલ્ટ કમાન્ડ એક્ઝીક્યુટ થાય ત્યારે પેદા થાય છે આ મેલ્ટીંગ ઓપરેશન કરવા માટે આ કોડનો ઉપયોગ કરી શકીએ છીએ જેમાં તમારે પ્રથમ આ reshape2 લાઇબ્રેરી ને લોડ કરવું પડશે જેમાં મેલ્ટ અને કાસ્ટ ફંક્શન છે તેથી મેલ્ટ ની વાક્યરચના આપણે જોયી જેમાં તમારે ડેટા ફ્રેમ પાસ કરવાની જરૂર છે જે તમે મેલ્ટ કરવા માંગો છો અને સાથો સાથ તમેં કયા આઇડેન્ટિફાયર વેરિયેબલ્સ અને મેઝરમેન્ટ વેરીએબલ પાસ કરો છો એ પણ સ્પેસીફાઈ કરવું પડશે એકવાર આ કર્યા પછી ડેટા ફ્રેમ આવી દેખાય છે જેમાં નેમ અને મહિનો એ Id વેરીએબલ છે અને મેઝરમેન્ટ વેરીએબલ બ્લડ સુગર અને બ્લડ પ્રેસર હવે નેમ વેરીએબલ હેઠળ ચાલુ થાય છે અને તેની કિંમત બીજી કોલમ માં સંગ્રહ થાય છે જેનું નામ વેલ્યુ છે તેથી જ્યારે મેલ્ટ કમાન્ડ એક્ઝેક્યુટ થાય છે ત્યારે તે આ આઈડી વેરીએબલો લેશે અને પછી મેઝર વેરીએબલને એક સિંગલ કોલમમાં કન્વર્ટ કરશે અને તે વેરીએબલ ની કિંમત ને બીજી કોલમમાં માં સંગ્રહ કરશે જેનું નામ વેલ્યુ છે જે તમે આ સિન્ટેક્સ માં કહો છો કે વેરીએબલ ડોટ નેમ એ વેરીએબલ છે અને વેલ્યુ ડોટ નેમ એ કિંમત છે તેથી જે કોલમ મેઝરમેન્ટ વેરીએબલ ને રાખે છે એનું નામ વેરીએબલ આપવામાં આવ્યું છે અને જે મેઝરમેન્ટ વેરીએબલ ની કિંમત ને સ્ટોર કરે છે એનું નામ વેલ્યુ છે તેથી ડેટા ફ્રેમના આ પ્રથમ પગલાની આઇડેન્ટિફાયર વેરિયેબલ્સ અને મેઝરમેન્ટ વેરીએબલ છે અને આ સ્ટ્રક્ચર પર જવા માટે ડેટા ફ્રેમ ને મેલ્ટ કરવા માટે મેલ્ટ કમાન્ડનો ઉપયોગ કરે છે આગળનું પગલું કાસ્ટ છે અહી અપને ડેટા ફ્રેમ્સ નો ઉપયોગ કરી રહ્યા છીએ એટલે આપણે d cast ફંક્શન નો ઉપયોગ કરશું આ d cast ફંક્શન reshape2 લાઈબ્રેરી માં ઉપલબ્ધ છે આ ફંક્શન ની વાક્યરચના આ મુજબ છે d cast કમાન્ડ ડેટા ફ્રેમ્સ ને લે છે જેને તમે d cast કરવા માંગો છો અને સૂત્ર જે આ કેસ માટે તે સમજાવશે કે તે શું છે અને વેલ્યુ ડોટ વેર તેથી તમારે એ કોલમ સ્પેસીફાઈ કરવી પડશે જેમાંથી એ કિંમત લેશે જેનો ઉપયોગ d casting માં થશે ચાલો આપણે આપણા કેસનું ઉદાહરણ જોઈએ અહીં તમારી પાસે ડેટા ફ્રેમ Df છે જે તમે પહેલેથી મેલ્ટ કરેલી છે હવે તમે ડી કાસ્ટ કમાન્ડનો ઉપયોગ કરીને બીજો ડેટા ફ્રેમ Df2 બનાવી રહ્યા છો આ તે ડેટા ફ્રેમ છે જે તમે પસાર કરી રહ્યાં છો તે Df છે અને આ સૂત્ર છે તે શું કહે છે હું આ વેરીએબલ અને મહિનાને સતત તરીકે રાખવા માંગું છું કારણ કે તમે બ્લડ સુગર અને બ્લડ પ્રેશરને તમારા મહત્વના વેરીએબલ બનાવવા માંગો છો અને પછી તમારે નેમ વેરીએબલ ને 2 કોલમમાં રૂપાંતરિત કરવું પડશે જે નામ માં કેટલી શ્રેણીઓ છે તેના આધારે આ સૂત્ર તે સમજાવે છે કે કોલામ્સ વેરિએઅલ અને મહિનો હતો એટલોજ રહે છે અને નામની શ્રેણીઓ નવા વેરીએબલ બની જાય છે આ ઉદાહરણમાં અમારી પાસે 2 વર્ગો છે જે સેમ અને સેન્થિલ છે અને તે નવી કોલામ્સ બની છે તે નવા વેરીએબલ છે અને તે વેરીએબલો માટેના મૂલ્યો વેલ્યુ નામની કોલમ માંથી પસંદ કરવા પડે છે તે આ વેલ્યુ ડોટ વેરીએબલ સૂચવે છે એકવાર આ ઓપરેશન થઈ જાય પછી જો તમે ડેટા ફ્રેમ છાપશો તો આ રીતે તમે તમારા આવશ્યક ફોર્મેટમાં ડેટા ફ્રેમ મેળવશો તેથી તમારી પાસે આમાંથી મેલ્ટેડ ડેટા ફ્રેમ છે જ્યારે તમે d cast ફંક્શન લાગુ કરો છો ત્યારે તમે આ ડેટા ફ્રેમમાં પસાર કરો છો અને તમે કહો છો કે વેરીએબલ અને મહિનો તે છે જેને તમે સતત રાખવા માગો છો તે સૂત્રની ડાબી બાજુ છે અને સૂત્રની જમણી બાજુએ તમારું નેમ છે તેથી આ નેમ કોલમમાં આપણી પાસે 2 કેટેગરી સેમ અને સેન્થિલ છે અને તે 2 નવા કોલમ તરીકે બનાવવામાં આવશે અને તે કોલામ્સ માટેના મૂલ્યો મેલ્ટેડ ડેટા ફ્રેમના વેલ્યુ કોલમ માંથી લેવી પડશે આ રીતે કાસ્ટ કમાન્ડ કાર્ય કરે છે હવે ચાલો જોઈએ કે આ રિકાસ્ટીંગ એક જ પગલામાં કેવી રીતે કરવું તેથી રિકાસ્ટીંગ એકજ સ્ટેપ માં કરવા માટે રિકાસ્ટ ફંક્શન નો ઉપયોગ થાય આનો સિન્ટેક્સ નીચે મુજબ છે તમારે ડેટા અને ફોર્મ્યુલા આપવો પડશે અને આપણે id વેરીએબલો અને મેઝરમેન્ટ વેરીએબલ measurement variable આપીએ છીએ તેથી જો તમે આ ઇનપુટ દલીલો જોઈ શકો છો તો તે મેલ્ટ અને કાસ્ટ બંનેની ઇનપુટ દલીલો લે છે જે તમે અહીં આ આદેશમાં જોઈ શકો છો તેથી રિકાસ્ટ આદેશ ડેટા ફ્રેમ લે છે અને તે સૂત્ર પણ લે છે આ તે પરિમાણ છે જે આદેશના કાસ્ટ વિભાગનો સંદર્ભ આપે છે અને આ તે પરિમાણ છે જે આદેશના મેલ્ટ ભાગનો સંદર્ભ આપે છે આપણે મેલ્ટ શું જોયું છે આપણે Id વેરીએબલ અને મેઝરમેન્ટ વેરીએબલ શું છે તે સ્પષ્ટ કરવું પડશે તેથી જ્યારે તમે ફક્ત Id વેરીએબલનો ઉલ્લેખ કરો છો ત્યારે બાકીના વેરીએબલ મૂળભૂત રીતે મેઝરમેન્ટ વેરીએબલો તરીકે લેવામાં આવે છે તેથી તેથી જ અમે અહીં મેઝરમેન્ટ વેરીએબલ નો ઉલ્લેખ કર્યો નથી તમે મેઝરમેન્ટ વેરીએબલો પણ સ્પષ્ટ કરી શકો છો જે આપણે વાક્યરચનાથી જોઈ શકીએ છીએ હવે જ્યારે તમે આ આદેશને અમલ કરો છો ત્યારે તે મેલ્ટ અને તે કાસ્ટ પણ થઈ જશે અને તે નીચે આ સ્ક્રીનમાં બતાવ્યા પ્રમાણે કાસ્ટ કરેલા ડેટા ફ્રેમને છાપશે આની સાથે આગળ આપણે જોઈ શકીએ છીએ કે મેલ્ટ અને કાસ્ટ ઓપરેશન ફરી એક સાથે રિકાસ્ટ કમાન્ડ આપીને કરી શકાય છે આગળ આપણે જોઈએ છીએ કે નવું વેરીએબલ કેવી રીતે બનાવવું તે મ્યુટેટ આદેશનો ઉપયોગ કરીને પહેલાથી અસ્તિત્વમાં રહેલા વેરીએબલનું કાર્ય છે કેટલીકવાર તેનું અનુવાદ હોવું આવશ્યક છે અથવા ફંક્શન વેરીએબલ છે જે હાલના વેરીએબલો માંથી બનાવવામાં આવ્યું છે આ કિસ્સામાં ચાલો માની લઈએ કે બીપી વેલ્યુનો લોગરીધમ કંઈક એવું છે જે અમને ડેટા વિશે વધુ સમજ આપે છે તમે કેવી રીતે નવું વેરીએબલ બનાવો છો જે હાલના બ્લડ પ્રેશર મૂલ્યથી લોહીના દબાણના લોગરીધમ મૂલ્યને વહન કરે છે તે એક પ્રશ્ન છે તો હવે તે કેવી રીતે કરવું તે તમારે લાઇબ્રેરી dplyr ને લોડ કરવું પડશે તમે મ્યુટેટ આદેશનો ઉપયોગ કરી શકો છો અને તમારે ડેટા ફ્રેમ પાસ કરવાની જરૂર છે અને તમારે કહેવું પડશે કે તમારે નવી કોલમ બનાવવી પડશે જે હાલના લોગરીધમ ના મૂલ્યોને વહન કરે છે હવે જો તમે આ pd2 ને છાપો છો તો તમે જોઈ શકો છો કે એક નવો વેરીએબલ બન્યો છે જે BP નો લોગરીધમ સૂચવે છે અને તમારી પાસે તેની અનુરૂપ કિંમતો છે હવે ચાલો જોઈએ કે 2 ડેટા ફ્રેમ્સ ને કેવી રીતે જોડવી તે ડેટા વિશ્લેષણના સંદર્ભમાં ખૂબ મહત્વનું છે કારણ કે તમને એક સ્રોતમાંથી ડેટાનો ભાગ અને અન્ય સ્રોતમાંથી બીજા ડેટાનો ભાગ મળશે જ્યારે અમે આ 2 ડેટાને મેચ કરવા માંગીએ છીએ કે જે કેટલાક સામાન્ય Ids છે તમે આ કેવી રીતે કરો છો તે પ્રશ્ન છે તેથી ડેટા ફ્રેમ્સનું આ જોડાણ dplyr પેકેજ ના માધ્યમથી થઇ શકે Dplyr ની વાક્યરચના આ મુજબ છે તમારી પાસે એક ફંક્શન હોવું જરૂરી છે જે કાં તો લેફ્ટ જોઈનરાઈટ જોઈન ઇનર જોઈન અને વગેરે હોય અને તમારે પ્રથમ ડેટા ફ્રેમ અને બીજા ડેટા ફ્રેમને પાસ કરવાની જરૂર છે કારણ કે તમે આ 2 ડેટા ફ્રેમ્સ ને જોડવા માંગીએ છીએ અને Id વેરીએબલ સ્પેસીફાઈ કરવો પડશે જેનાથી આ ૨ ડેટા ફ્રેમ્સ નું જોડાણ થશે તેથી અહીં Id વેરીએબલ બંને ડેટા ફ્રેમ્સ માટે સામાન છે તેનો અર્થ એ કે તમારે બંને ડેટા ફ્રેમ્સમાં તે વેરિયેબલ હોવું જોઈએ જેને તમે જોડવા માંગો છો અને આ વેરીએબલ 2 ડેટા ફ્રેમ્સને જોડવા માટે આઇડેન્ટિફાયર્સ પ્રદાન કરે છે અને કોમ્બીનેશન નો પ્રકાર તમે કયું ફંક્શન ઉપયોગ કર્યું છે તેના પર આધારિત છે આપણે કેટલાક ઉદાહરણો જોશું અને ઉદાહરણ તરીકે લઈએ આપણી પાસે એક ડેટા ફ્રેમ છે જેમાં Idનેમ અને વય છે તેમાં Id માં 1 અને 2 છે નેમ માં જેક અને જીલ છે અને વય માં 10 અને 12 છે આપણી પાસે બીજો ડેટા ફ્રેમ છે જેમાં તેની Id રિવર્સ ઓર્ડરમાં છે Id2 Id1 અને લિંગ ગર્લ અને બોય છે અને આ છે આઉટપુટ જે તમે મેળવવા માંગો છો ચાલો આપણે કહીએ કે તમે આ 2 ડેટા ફ્રેમ્સને મર્જ કરવા માંગો છો કેટલાક ફંક્શનનો ઉપયોગ કરીને જે લેફ્ટ જોઈન અથવા રાઈટ જોઈન હોઈ શકે તેથી તમને ડેટા ફ્રેમ મળશે જેમાં બંને વ્યક્તિગત ડેટા ફ્રેમ્સની માહિતી શામેલ છે તમે જોઈ શકો છો Ids એ સમાન અથવા આઇડેંટીફાયર વેરિયેબલ્સ છે જે બંને ડેટા ફ્રેમમાં સમાન છે અને અમે આ Id વેરીએબલનો ઉપયોગ કરી રહ્યા છીએ આ 2 ડેટા ફ્રેમ્સ 1 અને 2 ને જોડવા માટે તેથી અમારી પાસે 1 જેક છે અને 1 માટે અમારી પાસે છોકરો છે અને અમારી પાસે જેક ની વય 10 વર્ષની છે અને તેની પણ કાળજી લેવામાં આવી છે અને તમારી પાસે જીલ છે અને જીલનો Id વેરીએબલ 2 છે તેથી અમારી પાસે 2 જીલ ની વય અને લિંગ છે આ એક ઉદાહરણ છે ડેટા ફ્રેમ્સને મર્જ અને સંયોજન કેવી રીતે થાય છે હવે ચાલો વિવિધ ડેટાને જોડવા માટે dplyr પેકેજમાં ઉપલબ્ધ વિવિધ ફંક્શનો ની તપાસ કરીએ ડેટા ફ્રેમ્સને જોડવા માટે dplyr પેકેજમાં ઘણા ફંક્શન ઉપલબ્ધ છે તેમાંના થોડા લેફ્ટ જોઈન રાઈટ જોઈન અને ઇનર જોઈન છે અને બીજા ફૂલ જોઈન સેમી જોઈન અને એન્ટી જોઈન છે આ વ્યાખ્યાનમાં આપણે જે જોવાનું છે તે પ્રથમ 3 જોઈન જે લેફ્ટ જોઈન રાઈટ જોઈન અને ઇનર જોઈન છે બાકીના બીજા જોઈન જેવા કે ફૂલ જોઈન સેમી જોઈન અને એન્ટી જોઈન એ આપણે પ્રેક્ષકોને એક કસરત તરીકે સમજવા માટે છોડી દઈશું ચાલો પહેલા 2 ડેટા ફ્રેમ્સ બનાવીને ડેટા ફ્રેમને જોડવાનું સમજીએ ચાલો પહેલા આ ડેટા ફ્રેમ pd બનાવીએ જે અહીં બતાવેલા કોડની મદદથી બનાવી શકાય છે અને જ્યારે તમે તે પ્રિન્ટ કરો છો ત્યારે તમે આઉટપુટમાં જોઈ શકો છો કે આપણી પાસે 2 નામ સેન્થિલ અને સેમ છે આપણી પાસે જાન્યુ અને ફેબ્રુઆરી એમ 2 મહિના છે આપણી પાસે તે વેરીએબલની બ્લડ સુગર અને બ્લડ પ્રેશર વેલ્યુ છે હવે આપણે બીજી ડેટા ફ્રેમ લઈશું જેમાં 3 નામ છે સેન્થિલ સેમ અને રમેશ અને બીજી કોલમ છે ડીપાર્ટમેન્ટ જ્યાં તે કામ કરે છે જેમ કે સેન્થીલ અને સેમ PSE માં કામ કરે છે અને રમેશ ડેટા એનાલીટીક્સ તરીકે કામ કરે છે આ ડેટા ફ્રેમ ને બનાવવા માટે નીચે મુજબ ના કોડ નો ઉપયોગ થશે અને જયારે આ ડેટા ફ્રેમ ને પ્રિન્ટ કરશો કોન્સોલ માં આઉટપુટ જોઈ શકાય છે હવે આપણે 2 ડેટા ફ્રેમ્સ બનાવી છે જેનું નામ pd અને pd new છે ચાલો જોઈએ કે લેફ્ટ જોઈન કેવી રીતે કાર્ય કરે છે જ્યારે તમે આ 2 ડેટા ફ્રેમ્સ pd અને pd new ને જોઈન કરવા માંગતા હો લેફ્ટ જોઈન ના મદદથી ત્યારે Id વેરીએબલના આધારે ડેટા ફ્રેમ ૧ અને ડેટા ફ્રેમ ૨ માંથી સમાન રો ને જોઈન કરશે વાક્યરચનાથી આપણે જોઈ શકીએ છીએ કે ફંક્શન ડેટા ફ્રેમ 1 અને ડેટા ફ્રેમ 2 એ આપણી પાસેનો સિન્ટેક્સ છે અને તમારે છેલ્લી દલીલ તરીકે Id વેરીએબલનો ઉલ્લેખ કરવો પડશે તેથી હવે આપણે લેફ્ટ જોઈન થી ડેટા ફ્રેમ ૧ અને ડેટા ફ્રેમ ૨ ને જોઈન કરશું તો તેમાં આપણે પહેલા ડેટા ફ્રેમ ૧ કે જે pd છે તે આપવી પડશે અને હવે તે ડેટા ફ્રેમ ૨ ના રો ની સાથે સરખામણી કરશે તેથી હવે આઉટપુટ માં આપણને ૨ વેલ્યુ મળશે જે સેન્થીલ અને સેમ છે કારણકે સેન્થીલ અને સેમ એવી કોલમ છે જે બંને ડેટા ફ્રેમ માં ઉપલબ્ધ છે અને રમેશ નામની કોલમ પ્રિન્ટ થશે નહિ કારણકે તે ડેટા ફ્રેમ 1 માં છે પણ ડેટા ફ્રેમ ૨ માં નથી તેથી જ્યારે તમે ઉદાહરણ કરો છો હવે અહીં pd new માં કિંમતોને અનુરૂપ ફક્ત 2 Id છે અને તે pd સાથે મર્જ કરવામાં આવશે ડીપાર્ટમેન્ટ વેરીએબલ અંતિમ ડેટા ફ્રેમમાં ઉમેરવામાં આવશે ફક્ત સેન્થિલ અને સેમ માટે ચાલો વિગતવાર જોઈએ તમારી પાસે 2 ડેટા ફ્રેમ્સ છે અને તમારે લાઇબ્રેરી dplyr લોડ કરવાની જરૂર છે અને તમે લેફ્ટ જોઈન કરી રહ્યા છો અને હું નવી ડેટા ફ્રેમ ને નામ આપી રહ્યો છુ pd underscrore left underscore join કે જે લેફ્ટ જોઈન ઓપરેશન કરવાથી ઉત્પન થશે અહી મેં લેફ્ટ જોઈન કમાન્ડ નો ઉપયોગ કરીશ જેમાં ડેટા ફ્રેમ ૧ અને ડેટા ફ્રેમ ૨ ને પાસ કરીશ અને મારે આ બંને ડેટા ફ્રેમ ને વેરીએબલ નેમ ના આધારે જોઈન કરવા છે હવે જ્યારે તમે સ્પષ્ટ કરો કે હું નામ દ્વારા આ 2 ડેટા ફ્રેમ્સને જોડવા માંગું છું તો લેફ્ટ જોઇન સંદર્ભ તરીકે pd લેશે pd અને pd new બંનેમાં સમાન એવા નામો જોશે અને પછી pd new માંથી ડેટા લેશે અને તેને pd સાથે મર્જ કરી અને પછી બીજી ડેટા ફ્રેમ બનાવશે જેનું નામ pd left join1 આપશે તેથી તમારી પાસે ડેટા ફ્રેમ 1 pd છે જેમાં સેન્થિલ અને સેમ છે અને તે સેન્થિલ અને સેમ ને ડેટા ફ્રેમ 2 માં શોધી અને તે પછી માહિતીને મર્જ કરે છે જે આ નામો માટે વધારાની ઉપલબ્ધ છે અને તેને હાલના ડેટા ફ્રેમમાં ઉમેરશે અને સાથે બીજી ડિપાર્ટમેન્ટ કોલમ ઉમેરશે અને સેન્થીલ નુ ડિપાર્ટમેન્ટ PSC છે સેમ નું ડિપાર્ટમેન્ટ પણ PSC છે તે pd ને જાળવી રાખશે અને તે પછી ડેટા ફ્રેમ માંથી આવતી માહિતી ને ઉમેરશે હવે ચાલો આપણે એ જ રીતે રાઇટ જોઇન જોઇએ હવે રાઇટ જોઇન શુ કરશે કે તે ડેટા ફ્રેમ ૧ ની સમાન રો ને ડેટા ફ્રેમ્૨ ની સાથે જોઇન કરશે એ પણ Id વેરીએબલ ના આધારિત ચાલો હવે જોઇએ કે આપણી પાસે ડેટા ફ્રેમ ૧ છે જે pd છે અને ડેટા ફ્રેમ ૨ છે જે pd new છે હવે તમે આ ડેટા ફ્રેમ પર રાઇટ જોઇન કમાન્ડ ના ઉપયોગથી રાઇટ જોઇન કરી શકો છો અને તેમા તમારે ડેટા ફ્રેમ ૧ અને ડેટા ફ્રેમ ૨ કઇ છે તે પાસ કરવાની છે જે અહી ડેટા ફ્રેમ ૧ એ pd છે અને ડેટા ફ્રેમ ૨ એ pd new છે હવે તે pd new ને રેફરન્સ ડેટા ફ્રેમ તરીકે લેશે અને pd new મા ઉપલબ્ધ રો ની સમાન રો ને ડેટા ફ્રેમ pd માં ગોતશે હવે આપણી પાસે સેન્થીલ અને સેમ એમ બે રો pd મા સમાન છે અને સાથે હવે તે રમેશ ને પણ રાખશે કારણ કે ડેટા ફ્રેમ ૨ એ રેફરન્સ ડેટા ફ્રેમ છે તો હવે તમારી પાસે સેન્થીલરમેશ અને સેમ છે પણ રમેશ માટે તમારી પાસે મન્થ બ્લડ સુગર અને બ્લડ પ્રેશર ની વેલ્યુ નથી જે n s થી બદલાઇ જશે તમે ડેટા ફ્રેમ પાસ કરવાના ઓર્ડર ને બદલી શકીયે છિએ અને તમે જોઇ શકો છો કે જો તમે ડેટા ફ્રેમ ૧ ને pd new તરીકે પાસ કરો અને ડેટા ફ્રેમ ૨ તરીકે pd ને પાસ કરશો તો તેનુ આઉટપુટ લેફ્ટ જોઇન ના આઉટપુટ ને સમાન જ મળશે કારણ કે અહી રેફરન્સ વેરીએબલ તરીકે pd છે અને જ્યારે તમે pd ને રેફરન્સ ડેટા ફ્રેમ તરીકે પાસ કરશો પછી ભલે તમે રાઇટ જોઇન ઓપરેશન નો ઉપયોગ કર્યો છે તે ઓપરેશન લેફ્ટ જોઇન જેવું જ કામ કરશે કારણ કે pd એ રેફરન્સ તરીકે છે તેથી લેફ્ટ જોઇન અને રાઇટ જોઇન બન્ને અરસ પરસ ઉપયોગ મા લઇ શકાય છે જે ઓપરેશન નુ આઉટપુટ એક સમાન અથવા અલગ આપશે જે આધારીત છે કે તમે કઇ રીતે ડેટા ફ્રેમ ને પાસ કરી છે તેથી જ્યારે તમે આ લેફ્ટ જોઇન અને રાઇટ જોઇન નો ઉપયોગ કરો ત્યારે આર્ગ્યુમેન્ટ પાસ કરવામાં સાવચેત રહેવું જોઈએ હવે ચાલો જોઈએ કે ઇનર જોઇન કેવી રીતે કાર્ય કરે છે ઇનર જોઇન એજ રો ને મર્જ કરશે જેમાં Ids બન્ને ડેટા ફ્રેમ્સ મા ઉપલબ્ધ હશે હવે તમારી પાસે ડેટા ફ્રેમ ૧ તરીકે pd new છે અને ડેટા ફ્રેમ ૨ તરીકે pd છે હવે જ્યારે હું ઇનર જોઇન માં આ બન્ને ડેટા ફ્રેમ્સ ને આર્ગ્યુમન્ટ તરીકે પાસ કરીશ મારે નેમ થી મેચ કરાવવા છે ત્યારે તે Ids સમાન હોય તેવી રો ગોતશે આ બન્નેડેટા ફ્રેમ્સ માં સેન્થીલ અને સેમ ઉપલબ્ધ છે તેથી તે સેન્થીલ અને સેમ ને લગતીજ માહિતી છાપશે કારણ કે રમેશ ડેટા ફ્રેમ 2 મા ઉપલબ્ધ નથી તેથી આપણે લેફ્ટ જોઇન રાઇટ જોઇન અને ઇનર જોઇન જોયુ અમે દર્શક માટે એક કસરત તરીકે બાકી રાખ્યુ છે કે કેવી રીતે ફુલ જોઇન સેમી જોઇન અને એન્ટી જોઇન કાર્ય કરે છે આ વ્યાખ્યાન ના સારાંશમાં આપણે જોયું છે કે ડેટા ફ્રેમ્સને રિકાસ્ટ કેવી રીતે કરવી બે ડેટા ફ્રેમ્સ ને dplyr પેકેજની મદદથી કેવી રીતે જોડવા હવે પછી ના વ્યાખ્યાનમાં આપણે r માં એરીથમેટિક લોજીકલ અને મેટ્રિક્સ ઓપરેશન કેવી રીતે કરવા તે જોઇશું